ઇજનેરો માટેના ડેટા સાયન્સના કોર્સ માં R મોડ્યુલ ના વ્યાખ્યાન 4 માં આપનું સ્વાગત છે આ વ્યાખ્યાનમાં અમે તમને R ના એક ઓબ્જેક્ટ ડેટા ફ્રેમ વિષે પરિચય આપવા જઈ રહ્યા છીએ ડેટા ફ્રેમ્સ કેવી રીતે બનાવવી કેવી રીતે ડેટા ફ્રેમ્સની પંક્તિઓને એક્સેસ કરવી ડેટા ફ્રેમ્સ કેવી રીતે સંપાદિત કરવી અને ડેટા ફ્રેમની નવી પંક્તિઓ કેવી રીતે ઉમેરવી ચાલો પહેલા જોઈએ કે ડેટા ફ્રેમ શું છે ડેટા ફ્રેમ એ R ના જેનેરિક ડેટા ઓબ્જેક્ત્સ છે જેનો ઉપયોગ તમે ટેબ્યુલર ડેટા સ્ટોર કરવા માટે કરો છો ડેટા ફ્રેમ એ R પ્રોગ્રામિંગમાં સૌથી વધુ લોકપ્રિય ડેટા ઓબ્જેક્ત્સ છે કારણ કે આપણણે ટેબ્યુલર સ્વરૂપમાં ડેટા જોવામાં સહેલું પડે છે ડેટા ફ્રેમ્સને મેટ્રેસીસ તરીકે પણ શીખવી શકાય છે જ્યાં મેટ્રિક્સની દરેક કોલમ વિવિધ ડેટા પ્રકારનો હોઈ શકે છે ચાલો જોઈએ કે R માં ડેટા ફ્રેમ કેવી રીતે બનાવવું અહીં કોડ ડેટા ફ્રેમ કેવી રીતે બનાવવો તે બતાવે છે અહી માઉસ જ્યાં પોઈન્ટ કરે છે તે કમાન્ડ એક વેક્ટર બનાવે છે જે એક ન્યુમેરિક વેક્ટર છે જેમાં 1 2 અને 3 છે બીજો કમાન્ડ એક કેરેક્ટર વેક્ટર બનાવે છે જેમાં 3 શબ્દમાળાઓ છે સાયલેબ અને જાવા અને ત્રીજો કમાન્ડ એક બીજો કેરેક્ટર વેક્ટર બનાવી રહ્યો છે જેમાં પ્રોટોટાઇપિંગ અને પહેલા સ્કેલ અપ માટેની એન્ટ્રીઓ છે ડેટા ફ્રેમ બનાવવાની રીત એ છે કે ડેટા ડોટ ફ્રેમ કમાન્ડનો ઉપયોગ કરો અને પછી તમે ફંક્શન ડેટા ડોટ ફ્રેમ માટે દલીલો તરીકે બનાવેલ દરેક એલિમેન્ટ ને પસાર કરો આ કમાન્ડ ડેટા ફ્રેમ ડી એફ બનાવશેજ્યારે તમે ડેટા ફ્રેમ ડીએફ પ્રિન્ટ કરો છો ત્યારે આઉટપુટ આ રીતે દેખાય છે તેથી આપણે જોઈ શકીએ છીએ કે તમે બનાવેલા વેરીએબલ નાં નામ કોલમ તરીકે લેવામાં આવે છે અને દરેક સ્તંભમાં એન્ટ્રીઓ સમાન ડેટા પ્રકારનાં હોય છે તમારે ડેટા ફ્રેમ બનાવતી વખતે આ એક વાતનું ધ્યાન રાખવું પડશે ટેક્સ્ટ ફાઇલમાંથી ડેટા આયાત કરીને પણ ડેટા ફ્રેમ્સ બનાવી શકાય છે તે માટે તમારે રીડ ડોટ ટેબલ નામનું ફંકશન વાપરવું પડશે અને તે માટે સિન્ટેક્સ એ માટે તમે ડેટા લો છો જે તમારા વાંચનને નવા ડેટા ફ્રેમમાં મોકલશે અને તમે તે ડેટા ને નામ આપશો જે તમે બનાવવા માંગો છો અને પછી રીડ ડોટ ટેબલ નામનું ફંકશન ની આર્ગુમેન્ટમાં ફાઇલનો પાથ લેશે તમારી પાસે "sum" ટેક્સ્ટ ફાઇલમાં ડેટા છે જ્યાં ડેટા સ્પેસ દ્વારા અલગ કરવામાં આવે છે તમારે આ રીડ ડોટ ટેબલ કમાન્ડનો ઉપયોગ કરવાનો રહેશે અને જે ફાઈલનો ડેટા જોતો હશે તે ફાઇલનો પાથ ફાઈલનો પાથ આપવાનો રહેશે આ પાથ સ્પષ્ટીકરણ એ OS ને આધારિત છે જેમાં તમારે બેકસ્લેશ અથવા સ્લેસ નો ઉપયોગ કરવો એ OS ને આધારિત રહેશે એન્ટ્રીને અલગ તારવા સેપ્રેટર નો ઉપયોગ થાય છે અને સ્પેસ એ ડીફોલ્ટ સેપ્રેટર છે જ્યારે ડેટાને આયાત કરવા અને ડેટા ફ્રેમ બનાવવા માટેનો સિન્ટેક્સ જોવા માગતા હોવ ત્યારે તે આ રીતે દેખાય છે નવો ડેટા ફ્રેમ રીડ ડોટ ટેબલ માં તમારે ફાઇલનો પાથ અને સેપ્રેટર જે એન્ટ્રી ને અલગ તારવા માટે ઉપયોગી છે તે પણ આપી શકાય છે વિભાજક અલ્પવિરામ અથવા ટેબ વગેરે પણ હોઈ શકે છે તેથી આપણે અહીં જે જોયું છે કે તમે ડેટા ફ્રેમ્સ બનાવી શકો છો અથવા તમે કેટલાક ફોર્મેટમાં પહેલેથી જ અસ્તિત્વમાં છે તે ડેટાનો ઉપયોગ કરી શકો છો અને તેનો ઉપયોગ ડેટા ફ્રેમ્સ બનાવવા માટે કરી શકો છો હવે આપણે ડેટા ફ્રેમ બનાવ્યો છે આપણે ડેટા ફ્રેમની રો અને કોલમ કેવી રીતે એક્સેસ કરી શકીએ તે જોવાની જરૂર છે તેના માટે સિન્ટેક્સ માં ડેટા ફ્રેમ અને સાથે 2 દલીલો પસાર કરવી પડશે પ્રથમ દલીલ val1 છે જે ડેટા ફ્રેમની રો નો ઉલ્લેખ કરે છે અને બીજો દલીલ val2 ડેટા ફ્રેમની કોલમ ને સંદર્ભિત કરે છે તેથી આ val1 અને val2 એ એક એરે હોઈ શકે છે જેની કિમત one to 2 અથવા c of one comma વગેરે જો તમે ફક્ત val2 ને ઉલ્લેખિત કરો છો જે અહીં આપેલ df of a l 2 વાક્યરચના છે જે કોલમના સમૂહનો સંદર્ભ આપે છે જે તમારે ડેટા ફ્રેમથી એક્સેસ કરવાની જરૂર છે આ કોડમાં આપણે જોઈ શકીએ છીએ કે જો તમે બનાવેલા ડેટા ફ્રેમની પ્રથમ અને બીજી રો ને એક્સેસ કરવા માંગતા હોવ તો આપણે 1 to 2 comma મુકવાની છે અને કોલમમાં કાઈ પણ સ્પષ્ટ કરવાનું રહેતું નથી તમે પહેલાની સ્લાઇડ્સમાં તમે શું બનાવ્યું છે તે ડેટા ફ્રેમથી પરિણામમાં જોઈ શકો છો જો તમે પ્રથમ 2 કોલમ એક્સેસ કરવા માંગો છો રો ને બદલે તો તમારે પહેલા સ્પેસ મૂકી પછી કોમા અને પછી કોલમનું લીસ્ટ આપવાનું રહેશે જે તમે એક્સેસ કરવા માગો છો જે one to 2 અહી બતાવવામાં આવ્યું છે અને કોન્સોલમાં આઉટપુટ પણ જોઈ શકો છો જો તમે પહેલી અને બીજી કોલમને તેના નામ ના આધારે એક્સેસ કરવા માંગતા હોય તો તે પણ થઇ શકે છે તેથી ફક્ત 1 થી 2 ના d f નો ઉલ્લેખ કરીને ડેટા ફ્રેમના કોલમને એક્સેસ કરવાની આ બીજી રીત છે કેટલીકવાર તમારે ડેટા ફ્રેમના સબસેટને પસંદ કરવાની જરૂર પડતી હોય છે કોઈ ચોક્કસ શરતો ને આધિન તેથી તમારે આવું કરવા માટે કોઈ ચોક્કસ શરત હશે જેના પર આધારિત તમે ડેટા ફ્રેમ સિલેક્ટ કરશો અને તે ડેટા ફ્રેમ તમારી પાસે ઉપલબ્ધ છે એકવાર ડેટા ફ્રેમ ઉપલબ્ધ થઇ જાય તમે subset કમાન્ડ નો ઉપયોગ કરી ડેટા ફ્રેમના subset મેળવી શકશો ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ હવે આપણે pd નામથી ડેટા ફ્રેમ બનાવવા જઈ રહ્યા છીએ જેમા નામ મહિનો બ્લડ સુગર અને બ્લડ પ્રેશર કોલમ છે જેમાં નામ કોલમમાં senthil અને sam છે મહિનાની કોલમમાં jan અને February છે બ્લડ સુગર કોલમમાં બ્લડ સુગર કિંમત નો વેક્ટર છે અને બ્લડ પ્રેશર કોલમમાં બ્લડ પ્રેશર કિંમતનો વેક્ટર છે તમે ડેટા ફ્રેમને પ્રિન્ટ કરી જોઇ શકો છો ક તે કેવી દેખાય છે પરંતુ તે ડેટા ફ્રેમમાં હું એક સબસેટ એક્સ્ટ્રકટ કરવા માંગું છું જેમાં નામ સેન્થિલ હોવું જોઈએ અથવા બ્લડ સુગરની કિંમત 150 કરતા વધારે હોવી જોઈએ હવે હું આ pd2 સાથે નવી ડેટા ફ્રેમ છાપી રહ્યો છું જેનુ પરિણામ કન્સોલ બતાવ્યા પ્રમાણે છે મૂળ ડેટા ફ્રેમમાં બધી એન્ટ્રીઓ શામેલ છે પરંતુ pd2 માં અમુકજ એન્ટ્રીઓ છે જેમાં પ્રથમ એન્ટ્રી પસંદ થયેલ છે કારણ કે નામ સેન્થિલ છે બીજી એન્ટ્રી પસંદ કરવામાં આવી છે કારણ કે નામ સેંથિલ છે ત્રીજી એન્ટ્રી પસંદ થયેલ છે કારણ કે બ્લડ શુગર વેલ્યુ 150 કરતા વધારે છે હવે આપણે જોઈશું કે ડેટા ફ્રેમ્સને કેવી રીતે એડિટ કરવું લિસ્ટની જેમજ તમે સીધા એસાઇમેન્ટ દ્વારા ડેટા ફ્રેમ્સને એડિટ કરી શકો છો આપણે આ ડેટા ફ્રેમ પહેલા જોઇ છે જેમાં આપણી પાસે વેક્ટર 1 વેક્ટર 2 વેક્ટર 3 છે જેમાં તેના એલિમેન્ટ છે આપણે તે ડેટા ફ્રેમ પણ છાપી શકીએ છીએ હવે જો હું સાયલેબને બદલે વેક્ટર 2 ની બીજી એન્ટ્રીને R તરીકે બદલવા માંગું છું તો હું આ કમાન્ડનો ઉપયોગ કરીને હાંસલ કરી શકું છું અને જ્યારે હું એક્ઝીક્યુટ કરું છું ત્યારે હું બીજી હરોળની બીજી કોલમમાં એલિમેન્ટ ને string R થી બદલવા માંગુ છું જ્યારે તમે df of 2 comma r ને રન કરશો તે સાયલેબ ને R થી બદલી નાખશે જે તમે પરિણામમાં જોઇ શકો છો તમે જોઈ શકો છો કે સાયલેબ R સાથે બદલાઈ ગયું છે આ રીતે તમે સીધા એસાઇમેન્ટ દ્વારા ડેટા ફ્રેમને એડિટ કરી શકો છો આગળ આપણે એડિટ કમાન્ડનો ઉપયોગ કરીને ડેટા ફ્રેમને એડિટ કરશુ તેથી તમારે આ માટે શું કરવાની જરૂર છે કે તમારે ઉદાહરણ તરીકે ડેટા ફ્રેમનું એક ઇન્સટન્સ બનાવવું પડશે જેનું નામ my table આપ્યુ છે હવે data dot frame કમાન્ડનો ઉપયોગ કરી એક ખાલી ડેટા ફ્રેમ બનશે હવે એડિટ કમાન્ડનો ઉપયોગ કરી હું ડેટા ફ્રેમની એન્ટ્રિઓને એડિટ કરીશ મારે જે કર્યું છે તે કરવા માટે હું હવે જે કાઇપણ એડિટ કરવુ છે તે હું ડેટા ફ્રેમ બનાવતી વખતે એસાઇન કરુ છુ જેનુ નામ my table છે હવે જ્યારે હું આ રન કરીશ ત્યારે એક પોપ અપ વિંડો ખુલશે જેમાં મારે જે કાઇપણ ડિટેઇલ નાખવી હશે તે નાખી દઇશ અને જ્યારે હું તે બંધ કરીશ તે બધી ડિટેઇલ સેવ કરી લેશે my table નામના ડેટા ફ્રેમમાં આગળ આપણે જોઈશું કે કેવી રીતે ડેટા ફ્રેમમાં વધારાની રો અને કોલમ ઉમેરવા આપણે તે જ ઉદાહરણ ચાલુ રાખીશું જેનો આપણે ઉપયોગ કર્યો છે અને હવે ચાલો આપણે અગાઉ બનાવેલા ડેટા ફ્રેમમાં બીજી પંક્તિ ઉમેરવા માંગીએ છીએ તેથી આપણે r bind કમાન્ડનો ઉપયોગ કરીને વધારાની રો ઉમેરી શકીએ છીએ અને વધારાની કોલમ ઉમેરવા માટે આપણે c bind કમાન્ડ વાપરી શકીએ છીએ ચાલો જોઈએ કે r bind કમાન્ડનો ઉપયોગ કરી કેવી રિતે વધારાની રો ઉમેરી શકીએ છીએ જેની સિન્ટેક્ષ r bind છે જેમાં ડેટા ફ્રેમ છે જેમા તમે ઉમેરવા માંગો છો અને નવી રો માટેની એન્ટ્રિઓ જે તમે ઉમેરવા માંગો છો R bind કમાન્ડનો ઉપયોગ કરતી વખતે તમારે એટલુ ધ્યાન રાખવાનુ છે કે દરેક કોલમ નો ડેટા ટાઇપ એ પહેલેથી ઉપલબ્ધ રો ના ડેટા ટાઇપ સમાન હોવો જોઇએ તેથી અમે બીજી રો ઉમેરવા જઇ રહ્યા છિએ જેમાં આપણી પાસે કોલમ 1 છે જે vec1 છે જેમાં આપણી પાસે ન્યુમેરીક ડેટા પ્રકાર 4 છે કોલમ 2 માં આપણી પાસે કેરેક્ટર વરીએબલ C છે કોલમ 3 માં આપણી પાસે સ્કેલ અપ માટે કેરેક્ટર વરીએબલછે તેથી આ કમાન્ડ ડેટા ફ્રેમમાં રો ઉમેરશે અને જ્યારે તમે ડેટા ફ્રેમ છાપો છો ત્યારે તમે જોઈ શકો છો કે રો મૂળ ડેટા ફ્રેમમાં ઉમેરવામાં આવી છે હવે ચાલો જોઈએ કે કોલમ કેવી રીતે ઉમેરવી કોલમ ઉમેરવું સરળ છે જે c bind કમાન્ડનો ઉપયોગ કરીને કરી શકાય છે આ માટે સિન્ટેક્સ c bind મૂળ ડેટા ફ્રેમ અને નવી કોલમ માટેની એન્ટ્રિઓ આપી શકાય છે હવે હું એક નવી કોલમ ઉમેરવા જઇ રહ્યો છું જેનુ નામ Vec4 છે જેમાં 10 20 30 40 એન્ટ્રિઓ છે અને જ્યારે તમે આમાં નવી કોલમ ઉમેરો અને નવો ડેટા ફ્રેમ છાપશો ત્યારે તમે જોઈ શકો છો કે આ vec4 હાલના ડેટા ફ્રેમમાં ઉમેરવામાં આવ્યું છે હવે આપણે જોઈશું કે ડેટા ફ્રેમમાં રો અને કોલમ ને કેવી રીતે ડિલીટ કરવી રો અને કોલમ ને ડિલીટ કરવા માટેના અનેક રસ્તાઓ છે જેમાથી આપણે અમુક રીત અહી જોઇશુ તમારે પહેલાં તે રો ને એક્સેસ કરવાની જરૂર છે અને તેની આગળ નકારાત્મક નિશાની દાખલ કરવાની જરૂર છે તે સૂચવે છે કે તમારે તે રો ને ડિલીટ કરવી હતી તેથીચાલો જોઈએ અહીં ઉદાહરણ આપેલ ડેટા ફ્રેમમાંથી જો તમારે ત્રીજી રો અને પ્રથમ કોલમ ને ડિલીટ કરવી છે તે આ કમાન્ડથી થાય હવે જો મારે ત્રીજી રો ને ડિલીટ કરવા માંગું છું તેથી મેં ત્રીજી રો પસંદ કરી અને તે પહેલાં નકારાત્મક પ્રતીક દાખલ કરો તેવી જ રીતે હું એક કોલમ ને ડિલીટ કરી નાખવા માંગું છું તો તે કોલમ પહેલાં નકારાત્મક પ્રતીક દાખલ કરવું હવે હું તેને નવી ડેટા ફ્રેમ df2 ને એસાઇન કરીશ અને પ્રિન્ટ કરું છું તમે પરિણામોમાં જોઈ શકો છો કે અમારી પાસે કોલમ વેક્ટર 1 નથી અને અમારી પાસે વેક્ટર 3 નથી જેની અપેક્ષા છે તે જ છે આપણે રો અને કોલમ ને કોઇ શરતો ને આધિન પણ ડિલીટ કરી શકીયે જે આપણે this કમાન્ડના માધ્યમથી જોયુ જેમા કોલમ ૩ ડેટા ફ્રેમ માંથી ડીલીટ થઇ જાય છે તેથી સમજૂતી નીચે મુજબ છે અમારી પાસે ડેટા ફ્રેમ છે જેમાં કોલમઅની બધી રો એક્સેસ કરવા માંગીએ છીએ જ્યાં વેક્ટર 3 ન હોય એટલે કે આપણે વેક્ટર 2 વેક્ટર 4 અને વેક્ટર 1 ને એક્સેસ કરવા માંગીએ છીએ તો આ ઉદ્ગારવાચક પ્રતીક એવા કોલમને ના કહેશે જેનુ નામ વેક્ટર ૩ છે અને પછી હું આને ડેટા ફ્રેમ્૩ મા એસાઇન કરૂ છું અને જ્યારે હું ડેટા ફ્રેમ ૩ પ્રિન્ટ કરીશ તમે જોઇ શકો છો કે કોલમ વેક્ટર ૩ નથી જે આપણે ઇચ્છિએ છીએ આ કમાન્ડ ના ઉપયોગથી તમે રો પણ ડિલીટ કરી શકો છો જેની કિંમત ૩ છે તેથી હવે આપણે એવી રો એક્સેસ કરવી છે જ્યા વેક્ટર ૧ ના એલીમેન્ટની કિંમત ૩ ના હોવી જોઇએ અને બીજી બધી કોલમ એક્સેસ કરવી છે એટલે આપણે તેને ડેટા ફ્રેમ df4 માં એસાઇન કરશુ અને જ્યારે તમે df4 ને પ્રિન્ટ કરશો આપણે જોઇ શકિયે છીએ જે રો ની કિંમત ૩ છે તે ડિલીટ થઇ ગઇ છે હવે આપણે જોઈશું કે ડેટા ફ્રેમમાં રોને કેવી રીતે મેનીપુલેટ કરવી અને જેને ફેક્ટરી ઇશ્યૂ તરીકે ઓળખવામાં આવે છે R પાસે આંતરિક સુવિધા છે જેનાથી તમે દાખલ કરેલ ડેટા ને ડેટા ટાઇપ એસાઇન થઇ જાય છે જ્યારે તમે આંકડાકીય વેરીએબલ દાખલ કરો છો R બધા આંકડાકીય વેરીએબલ ને જાણે છે જ્યારે તમે કેરેક્ટર વેરીએબલ દાખલ કરો છો ત્યારે તે કેટેગરીઝ અથવા પરિબળોના સ્તરો તરીકે તમે જે કેરેક્ટર વેરીએબલ આપી રહ્યા છો તે લે છે અને તે ધારે છે કે આ ફક્ત તે જ પરિબળો છે જે ઉપલબ્ધ છે જ્યારે તમે ત્રીજી રોના તૃતીય કોલમને બીજામાં બદલવા માંગતા હો ત્યારે તે ચેતવણી આપતો સંદેશ દર્શાવશે કે આ કોઇ અન્ય વેરીએબલ ઉપલબ્ધ નથી અને તે તેને NA દ્વરા બદલી નાખે છે તમે જોયુ હશે કે આપણે જ્યા અન્ય રાખવા માગંતા હતા ત્યા NA આવે છે અને આપણે ચેતવણી આપતો સંદેશ માં વર્ડ ફેક્ટર નો ઉલેખ્ખ જોયો ચેતવણી સંદેશમાં શબ્દ પરિબળ પરિબળના મુદ્દાથી કેવી રીતે છુટકારો મેળવવો તે એક પ્રશ્ન છે R માં જ્યારે નવી એન્ટ્રિઓ કરતા હોય ત્યારે એક વાત નુ ધ્યાન રાખવુ જરૂરી છે ક તે એન્ટ્રિઓ ફેક્ટર લેવલ સાથે સુસંગત હોવી જોઈએ જો આવુ ન થાય તો તે એરર આપશે જો તમે આવુ ના ઇચ્છતા હોય તો જ્યારે તમે ડેટા ડિફાઇન કરતા હોવ ત્યારે એક વધારાની આર્ગ્યુમેન્ટ પાસ કરવી પડશે જે સ્ટ્રિન્ગ એસ ફેક્ટર ને ખોટુ કરશે જે પહેલાથી સાચુ હતુ આના કારણેજ તમને ચેતવણી સંદેશ મળતો હતો જ્યારે તમે સ્ટ્રિન્ગ કેરેક્ટર ને કોઇ બીજા નવા સ્ટ્રિન્ગ કેરેક્ટર મા બદલવા માગંતા હતા હવે તમે તે જ મેનીપ્યુલેશન કરવાનો પ્રયાસ કરો જેમાં તમે ત્રીજી રો ના ત્રીજા એલીમેન્ટ ને અન્યમાં બદલવા માંગો છો અને ડેટા ફ્રેમ છાપો તેમાં તમે જોઈ શકો છો કે હવે કોઈ NA નથી અને આપણે જે જોઈતુ હતુ તે પ્રાપ્ત કર્યું આ વ્યાખ્યાનમાં આપણે જોયું છે કે ડેટા ફ્રેમ્સ કેવી રીતે બનાવવી કેવી રીતે રો અને કોલમ ને એક્સેસ કરવા અને કેવી રીતે રો અને કોલમ ને ડિલીટ કરવા વગેરે હવે પછીનાં વ્યાખ્યાનમાં આપણે કેટલીક અન્ય કામગીરીઓ જોવા જઈ રહ્યા છીએ જે ડેટા ફ્રેમ્સ પર કરી શકાય છે